આમ હવે પછીની સમસ્યા પર જતા પહેલાં DC સર્કિટ્સ જોઈશું ઘણી સમસ્યાઓ હલ કરીશું પરંતુ તે DC સર્કિટ છે આમ તે હલ કરવામાં વધુ સમય લેતો નથી પરંતુ એક ફેઝ આવશે અને 3 ફેઝ AC સર્કિટ્સની તે સમયે ઉદાહરણોની સંખ્યા ઓછી હશે કારણ કે તેમાં જટિલ સંખ્યા શામેલ હશે પરંતુ બધા જ સિદ્ધાંત છે પરંતુ જે પણ સિદ્ધાંતો અને r પ્રમેય છે પછી કાયદા જે પણ આ બધા પ્રમેયનો ઉપયોગ કરે છે તે પછીથી જોઈશું આમ આ બધી બાબતો AC સર્કિટ્સ માટે સમાનરૂપે લાગુ પડે છે પરંતુ તે સમયે ઉદાહરણો ઓછા હશે માફ કરશો ઉદાહરણોની સંખ્યા ઓછી હશે પરંતુ DC સર્કિટમાં સમસ્યામાં કોઈ મૂંઝવણ કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોવી જોઈએ નહીં તો ચાલો આ સમસ્યા પર આવીએ તો આ સર્કિટ આ જેવું છે તો આ ઉદાહરણ ૧૨ છે આ સમસ્યામાં તે પૂછવામાં આવ્યું છે કે જે ફક્ત તેને પકડી રાખે છે v1 ને શોધવા માટે આ નોડ 1 v2 છે જે નોડ 2 છે અને પછી નોડ 3 પર v3 નોડલ વોલ્ટેજ છે અને પછી આ કરંટ i2 શોધવા પડશે આ 4 પરિમાણો છે કે જેઓ આ સર્કિટ માટે હલ કરવાના છે અને અહીં કરંટ i1 આપવામાં આવે છે અન્ય શાખાઓનો કરંટ આપ્યો નથી પરંતુ કેટલાક કરંટ ધારો અને તે મુજબ તેનું સમાધાન કરવું પડશે ઉદાહરણ તરીકે ધારો કે જો આ શાખા કરંટ i3 છે તો હું આ દિશામાં લઈ રહ્યો છું અને આ કરંટ i4 અને આ કરંટ જો i5 લે છે ઉદાહરણ તરીકે કારણ કે પછીથી ઘણા ઉદાહરણો ઉકેલાયા છે આમ પછીથી સમસ્યામાં બધા i3 i4 i5 કંઈપણ સીધા લખ્યાં નથી પરંતુ જ્યારે આ પ્રકારની ચીજો પ્રથમ બનાવશે ત્યારે i1 શું હશે તે સમજવું પડશે શરૂઆતમાં આ રેફરન્સ નોડ ના રેફરન્સ માં કોઈપણ નોડ વોલ્ટેજ ને કહ્યું છે આ ગ્રાઉન્ડ છે આમ રેફરન્સ નોડ વોલ્ટેજ v 0 0 આ જાણો આમ પ્રથમ શોધવા માટે r અભિવ્યક્તિ માટે v1 ફક્ત r સમજવા માટે સર્કિટમાં જોઈને કંઈક પ્રકારની વસ્તુ હોઈ શકે છે પરંતુ જો તેને અલગથી બનાવવામાં આવે તો ગ્રાઉન્ડના રેફરન્સ માં આ v1 તેનો અર્થ માની લો કે આ v1 છે અને તે અહીં છે આ નકારાત્મક છે અને આ સકારાત્મક છે તો આ રીતે હવે શું કરી શકાય છે તે આ રીતે r KVL લાગુ કરો આમ આની જેમ r KVL લાગુ કરો આની જેમ KVL લાગુ કરો જો કોઈ મૂંઝવણ હોય તો તે એક અલગ સુઘડ સમાન આકૃતિ દોરી શકે છે પરંતુ અલગ રીતે આ છે આ 12 વોલ્ટ સ્રોત છે અને આ ખરેખર 4 Ω અવરોધ છે જે 4 Ω છે આનો અર્થ એ કે આ એક અને આ r કરંટ i1 છે અને અહીં આ નોડ 1 છે આ બિંદુ પછી 4Ω આ r નોડ 1 છે આમ રેફરન્સ બિંદુના રેફરન્સ માં આ બિંદુ આમ જ તેને અહીંથી બનાવેલ છે આ ખરેખર r v1 છે આ v1 છે હવે આ રીતે લાગુ કરો r જેને શું KVL લાગુ કરો આમ તે એક ટર્મિનલ છે આમ 12 4 into i1 આ 4 into i1 છે આ 4 Ω છે અને આ કરંટ i1 છે પછી v1 એ 0 ની બરાબર છે તેનો અર્થ એ કે i1 કરંટ r 12 v1 ભાગ્યા 4 થશે તેનો અર્થ એ કે અહીં આ કરંટ ફરીથી લખાઈ રહ્યું છે આમ i1 r 12 v1 by 4 આ i1 છે આમ પહેલા r ને કહો કે r KCL ને નોડ 1 પર લગાવો આમ જો i3 લોi3 એ v1 v3 હશે અને આ અવરોધ 6 છે આમ તે v1 v3 by 6 છે એ જ રીતે અહીં આ શાખામાં i4 માટે અવરોધ 6 છે આમ i4 r v1 v2 v1 v2 upon 6 છે આમ આ નોડ 1 પર અહીં મૂકી રહ્યો છું i1 જુઓ આ આવતો કરંટ છે અને i3 i4 જતો કરંટ છે આમ i3 i4 જો KCL લાગુ પડે છે ખરેખર આ બધી બાબતો સમજી શકાય તેવું છે તેનો અર્થ એ કે જો નોડ 1 પર KCLને લાગુ કરો આમ જે પણ લખ્યું તે 12 v1 upon 4 this v1 v3 હશે 6 સીધા લખી શકે છે આ દિશા કરંટ ની છે અને આ દિશા ગમે તે i3 અને i4 ની છે આમ આ i3 છે અને i4 ખરેખર r v1 v2 upon 6 છે આમ આ તે શું છે જે નોડ 1 પર KCL છે આમ તેને સમજાવું તેનો અર્થ એ કે નોડ 1 પર આ સમીકરણ 12 v1 upon 4 v1 v3 upon 6 છે સરળીકરણ કરતાં 7 v1 2 v2 2 v3 36 આ સમીકરણ 1 છે તે જ રીતે r ને લાગુ કરો કે જેને R kcl કહે છે નોડ 2 પર KCL લગાવો આમ આ કરંટ આ i4 લીધો અને આ કરંટ i3 લીધો અને આ એક i5 લીધો એક કરંટ સ્ત્રોત છે ત્યાં 2 એમ્પીયર કરંટ સ્રોત છે આમ જો આ છે અને તે i1 i5 છે તો અહીં અન્ય કરંટ ચાલુ કરી શકે છે આમ જો આ કરંટ i6 અહીં છે આમ નોડ 2 પર r KCL તો પછી આ i4 આવે છે આમ આ કરંટ આવે છે જે i4 છે પરંતુ અન્ય કરંટ કે i6 અને i2 તે ટર્મિનલ r i6 i2 છે આમ કારણ કે નોડ 2 પર KCL છે તે r લાગુ કરી રહ્યા છીએ આમ આ કિસ્સામાં આમ i4 r v1 v2 upon 6 r i6 આ શાખા કરંટ i6 છે તો તે v2 v3 upon 6 છે આ r ગ્રાઉન્ડ પોટેન્શિયલ 0 છે તોતે છે જેને v2 0 ભાગ્યા 12 કહે છે કારણ કે આ 12 Ω અવરોધ છે આમ આ r છે જો r ને લાગુ કરો કે નોડ 2 પર KCL લાગું કરો આ એક સમીકરણ છે આમ તેને સમજો આમ તેનો અર્થ એ કે આ નોડ 2 પર છે આ એક સમીકરણ છે તો v1 v2 upon 6 v2 upon 12 v2 v3 upon 6 સરળતા પ2 v1 5 v2 v2 0 મળશે જે આ સમીકરણ 2 છે એ જ રીતે નોડ 3 પર જો નોડ 3 પર આવે છે તો આ છે આ આ r નોડ 3 છે આમ આ જ રીતે r KCL લાગુ કરી શકાય છે આમ અહીં નીચે નહીં કારણ કે આ 2 એમ્પીયર કરંટ દાખલ થઈ રહ્યો છે આ આ 2 એમ્પીયર કરન્ટ નોડ માં પ્રવેશી રહી છે અને આ તે પણ r i2 i3 છે જે આ i3 અહીં દાખલ થઈ રહ્યું છે અને બીજી વસ્તુ આ કરંટ i6 પણ અહીં દાખલ થઈ રહી છે અને આ કરંટ i5 તે આ ટર્મિનલને છોડીને જઇ રહી છે આમ મૂળભૂત રીતે તે 2 હશે કારણ કે ટર્મિનલમાં પ્રવેશતા આ 2 એમ્પીયર કરંટ માં i3 છે આ i6 r i5 નોડ પર KCL લાગુ કરો આમ તે જ રીતે તેનો અર્થ એ છે કે i3 r ને v1 v2 upon i6 કરો અને i6 v2 v3 upon 6 અને i5 r v3 upon 12 કારણ કે અહીં તે ગ્રાઉન્ડ પોટેન્શિયલ છે આમ તેને મુકો અને તે મુજબ સમજો તે નોડ 3 પર r છે આમ નોડ 3 પર આ r છે આ સમીકરણ e છે આમ સરળતા પર આ સમીકરણ 3 મળશે આમ ક્રેમર નિયમ થી જે કંઇ અહીં મળે તે રીતે 1 2 અને 3 નું સમીકરણ હલ કરો આ સ્વરૂપોમાં લખી શકો છો તેનો ઉપયોગ કરીને ઉકેલો તે r ax જે r x v v1 v2 v3 આ સમીકરણ છે આમ અને તેને હલ કરો ક્રેમર નિયમ લાગુ કરો આમ v1 12 વોલ્ટ મળશે v2 r 72 by 7 વોલ્ટ આ r v1 છે ફક્ત આને પકડી રાખો r v1 આ r v2 એ 72 ભાગ્યા 7 વોલ્ટ છે અને આ r v3 છે અને કરંટ i1 એ 12 v1 upon 4 છે So આમ મૂળભૂત રીતે તે 0 એમ્પીયર કરંટ છે અને 4 Ω અવરોધમાં શોધવું જોઈએ જે 0 છે અને બીજી વાત એ છે કે બાકીના 5 અવરોધ શું કહે છે આમ બાકીના 5 અવરોધમાં r છે r આ લખ્યું છે ફક્ત પકડી રાખો આમ આ ત્યાં 5 અવરોધ 4 Ω 6 Ω 6 Ω 6 Ω છે અને એકે કહ્યું કે આમાં કારણ કે આ i1 કરંટ 0 થઈ રહ્યો છે આમ i1 0 થઈ રહ્યું છે અહિંયા 0 છે આમ i1 0 છે આમ બાકીના 1 2 3 4 અને 5 અવરોધ છે આમ આ છે અને લખ્યું છે પરંતુ થોડુંક પણ કરે છે આ એક ઉદાહરણ છે બાકીના 5 અવરોધમાં આ એક ખૂબ સરળ વસ્તુ કરો R ની દ્રષ્ટિએ કરંટ શોધો મૂળભૂત રીતે r સામાન્ય રીતે શોધો કે જે આવે છે તેના પર v1 v2 વર્ગ હોય છે અને તે શાખાની તે r થી ગુણાકાર કરે છે આમ છેવટે મળશે કે આ રીતે આવશે આમ તે માટે છે અને જવાબ 27 પોઇન્ટ r 4 2 વોટ હશે આમ વોલ્ટ 2 એમ્પીયર કરંટ સ્ત્રોતની પણ ઉપર છે અને તે 96 ભાગ્યા 7 વોલ્ટ છે અને તેને સમજો અને 2 એમ્પીયર કરંટ સ્રોત દ્વારા પૂરા પાડવામાં આવેલ r તે 90 એ v ગુણ્યા i છે આમ v3 એ કરંટ સ્રોતની તરફનો વોલ્ટેજ છે આ તે છે કારણ કે જો સર્કિટમાં જોશો કે આ v3 ખરેખર આ વોલ્ટેજ v3 છે જે રીતે લખવું તે સ્પષ્ટ કરીએ કે તે ખરેખર આ વોલ્ટેજ v3 છે અને આમ 2 એમ્પીયર કરંટ દાખલ થઈ રહી છે આમ કરંટ v3 ગુણ્યા 2 છે જે પણ આવે છે આમ તેને સમજો તો આમ જ તે 96 by 7 ગુણ્યા 2 છે આમ અહીં પણ 27 42 વોટ 227 42 વોટ દેખાય છે આમ જો તે જોયું કે કરંટ સ્રોત દ્વારા પૂરા પાડવામાં આવેલ છે કારણ કે સર્કિટમાં i1 0 i1 0 છે તેનો અર્થ એ કે વોલ્ટેજ સ્રોત દ્વારા પૂરા પાડવામાં આવેલ 12 into i1 છે પરંતુ i1 0 તેનો અર્થ એ કે આ સર્કિટ ગોઠવણી મુજબ આ વોલ્ટેજ સ્રોત પૂરા પાડવામાં આવતા નથી આમ ફક્ત કરંટ સ્રોત દ્વારા પૂરા પાડવામાં આવે છે આમ આ હવે પછી નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરીને આ સમસ્યા પર આવો આ આંકડો આકૃતિ 18 માં બતાવ્યા પ્રમાણે સર્કિટની V1 v2 i1 i2 i3 અને i4 નક્કી કરો આમ અહીં એ શોધવું પડશે કે r શું છે તેને r i1 i2 i3 i4 અને v1 અને v2 કહે છે આમ પ્રશ્ન એ છે કે તેને કેવી રીતે હલ કરવી તે એક વોલ્ટેજ સ્રોત છે તે વચ્ચે 2 નોન રેફરન્સ નોડ v1 v2 છે અને અહીં 2 Ω અવરોધ છે પ્રથમ ખસેડતા પહેલા તે શોધવું પડશે કે પહેલા જાણવું પડશે અગાઉ પણ કહ્યું છે પહેલા તે શોધવું પડશે કે r i2 શું છે આમ જો જોઈએ કે આ રેફરન્સ વોલ્ટેજ છે તો આ વોલ્ટેજ કોઈપણ રીતે 0 v 0 0 છે અને આ r v1 છે અને આ r v2 છે તેનો અર્થ એ કે આ વોલ્ટેજ આ વોલ્ટેજ ખરેખર v1 આ લેશે આ છે અને આ વોલ્ટેજ આ બીજું વોલ્ટેજ છે ત્યાં આ v2 છે આમ આ વોલ્ટેજ v2 છે આમ આ આ છે આમ આ વોલ્ટેજ ખરેખર ગ્રાઉન્ડના રેફરન્સ માં rના રેફરન્સ માં નોડલ વોલ્ટેજ v1 v2 છે આમ આમાં પ્રથમ i2 શોધવા માટે છે અહીં પ્રથમ KVL લાગુ કરો આમ કલોકવાઈઝ લીધી છે અથવા એન્ટી ક્લોક વાઈઝ વાંધો નથી પરંતુ જવાબ સમાન રહેશે આમ જો આવું કરો જો આમ કરો તો આ રીતે જુઓ કે વસ્તુઓ કઈ પહેલા આવી રહી છે તેને અહીં 2 ગુણ્યા i2 2 ગુણ્યા i2 બનશે કારણ કે આ કરંટ i2 અહીં છે અહીં ટર્મિનલ અહીં છે આમ તે v2 v2 છે તે પછી તે અહીં છે તે અનુભવી રહ્યું છે v1 પછી તે આની જેમ આગળ વધી રહ્યું છે આમ ફરીથી કલોકવાઈઝ છે ટર્મિનલ આમ 32 0 તેનો અર્થ એ કે હું અહીં લખું છું તેનો અર્થ એ કે 2 i2 તે v1 v2 32 હશે જે 2 i2 છે તેનો અર્થ છેi2 v1 v2 32 by 2 આ i2 છે પ્રથમ એ સમજવું જોઈએ કે i2 શું હશે આમ i2 એ v1 હશે આવા દાખલાઓ પણ લેવામાં આવ્યા છે આમ તેમાંથી શોધી શકાય છે કે મૂંઝવણની કોઈ અવકાશ ન હોવી જોઈએ તેનો અર્થ છે i2 કારણ કે i2 જરૂરી છે કારણ કે નોડ 1 પર KCL અને નોડ 2 પર KCL લાગુ કરો આમ i2 જરૂરી છે આમ આ i2 v1 v2 32 by 2 છે આમ તેનેસમજો આમ તેનો અર્થ એ કે હવે r ને શું લાગુ પડે છે તે નોડ 1 પર R KCL ને કહો કે જો લાગુ પડે છે કે નહીં જો નોડ 1 નોડ 1 પર r KCL લાગુ કરો આમ 9 એમ્પીયર આ 9 એમ્પીયર કરંટ સ્રોત છે આમ 9 એમ્પીયર કરંટ અહીં દાખલ થઈ રહ્યું છે આ 9 એમ્પીયર છે હવે i1i2 લખવું પડશે આમ મૂળભૂત રીતે જો આ 9 એમ્પીયર કરંટ લાગુ પડે તો નોડ માં પ્રવેશ થઈ રહ્યો છે આમ અને અન્ય આ i3 પછી i2 અને i1 બધા નોડ ને આમ છોડી રહ્યાં છે તેનો અર્થ એ કે જો તે લખવું તે i1 i2 i3 9 હોવું જોઈએ આમ કારણ કે આ 9 એમ્પીયર છે તે આ નોડ 1 છોડીને i1 i2 i3 દાખલ થઈ રહ્યું છે એટલે કે આમ i1 આ v1 છે આ વોલ્ટેજ રેફરન્સ ગ્રાઉન્ડ પોટેન્શિયલ 0 છે આમ મૂળભૂત રીતે i1 અહીં લખવું આમ i1 r v1 upon 5 છે આ v1 થી v2 માં 4 Ω અવરોધ જોડાયેલ છે આમ અહીં આ r i3 v1 v2 v1 v2 ભાગ્યા 4 લખવું આમ મૂકો i2 અને કહ્યું પછી i1 i2 i3 બધું મૂકી દો 9 તે r v1 અને v2 ની દ્રષ્ટિએ આ પહેલું સમીકરણ હશે આમ ચાલો તેને સમજીએ આમ જો આવું કરો તો પછી આ નોડ 1 અને આ સમીકરણ છે અને આ તે જ છે જે કરે છે આ તે આ સમીકરણ છે તે આ સમીકરણ 9 છે આમv1 v2 32 by 2 આમ જો સરળ બનાવો આમ આ r સમીકરણ 1 એ જ રીતે નોડ 2 પર KCL લાગુ કરો તેને સમજાવું હવે હું થોડો ધીમું છું પરંતુ પછીથી ઝડપી કરવું પડશે માત્ર ગતિ વધારવી પડશે નહીં તો હવે સમય પ્રાપ્ત કરવો મુશ્કેલ રહેશે હવે પછીનું r નોડ 2 છે આ તે છે જેને આ નોડ માં 4 એમ્પીયર કરંટ દાખલ કરવામાં આવે છે આ 4 છે અને તે પછી r ને શું કહે છે કે KCL એ 4 અને i2 અને 4 એમ્પીયર આ 2 નોડ માં દાખલ થઈ રહ્યા છે આમi2 4 આ 2 દાખલ થઈ રહ્યા છે આ કરંટ i3 આવે છે આમ i3 આ i4 i4 છે આમ 4 i2 i3 i4 આમ i3 એv1 v2 upon v4 છે અને r i4 r i4 તે ફક્ત v2 0 upon 10 લખી શકે છે મૂળભૂત રીતે તે 0 upon 10 છે આ i4 છે અને r i2 પહેલેથી જ v1 v2 32 by 2 મળી છે આમ બધા પછી અવેજી આ વસ્તુઓ મળશે આમ તેને સમજીએ આમ નોડ 2 પર આ તે સમીકરણ છે આમ સરળીકરણ પછી 15 v1 17 v2 40 મળશે અને 1 અને 2 ના સમીકરણોનું નિરાકરણ કરો કારણ કે ફક્ત V1 અને v2 જોવો જો ઉકેલો v1 r મેળવશે જેને આ 50 વોલ્ટ v2 30 વોલ્ટ છે અને i1એ v1 by 5 છે આમ i1 એ10 એમ્પીયરi2 v1 v2 32 by 2 ને હલ કરો આમ તે i2 6 એમ્પીયર છે તેનો અર્થ એ કે સર્કિટમાં જે પણ દિશા બતાવવામાં આવી છે તે કરંટ ખરેખર બીજી દિશામાં વહી રહી છે તે બીજી દિશામાં પછી i3 5 એમ્પીયર અને i4 3 એમ્પીયર બતાવવામાં આવે છે આમ ત્યાં કંઈ પણ નથી જ્યારે મુશ્કેલ સમસ્યા ઉભી થાય ત્યારે કોઈ મૂંઝવણ ન હોવી જોઈએબધી જ બાબતોને સમજાવું આમ આગળ એક આ 19 માં આકૃતિમાં બતાવેલ સર્કિટના નોડ વોલ્ટેજ v1 v2 v3 v4 ને નિર્ધારિત કરશે આમ v1 v2 v3 v4 શોધવા પડશે સાંભળો આ એવી કેટલીક બાબતો છે જે થોડોક હોય છે સમસ્યા હલ કરતા પહેલા કંઇપણ કરતા પહેલાં સમસ્યાને કાળજીપૂર્વક જુઓ આ ખરેખર એક સામાન્ય નોડ છે કારણ કે તેના મૂળભૂત રીતે આ 2 એક સાથે જોડાયેલા છે જો તે v3 છે તો આ પણ v3 છે તે જ રીતે આ 2 નોડ સામાન્ય નોડ છે કારણ કે આ 2 પોઇન્ટમાં આ જ રીતે આ બિંદુમાં કોઈ ઈલેક્ટ્રીકલ તત્વ નથી અને આ બિંદુ તે સમાન છે કારણ કે ત્યાં કોઈ ઈલેક્ટ્રીકલ તત્વ નથી આમ મૂળભૂત રીતે તે અહીં 4 અર્થ છે અહીં પણ તે v4 છે જો તે નોડ નંબર 4 છે એટલે કે આ પણ 4 છે બીજી બાબત એ છે કે મધ્યવર્તી બિંદુ v2 પણ તે શોધવા માટે પૂછવામાં આવ્યું છે આમ v2પછીથી શોધો મૂળભૂત રીતે ત્યાં કેટલા નોડ છે મૂળભૂત રીતે 3 નોડ છે એક અહીં છે તે પહેલાં અહીં જુઓ અહીં એક છે અને બીજું અહીં v3 છે બીજું v4 છે આ બધી બાબતો KCLને લાગુ કરે છે આમ પછી આને હલ કર્યા પછી જ્યારે કરંટ ની બીજી વસ્તુ શોધો તો પછી સરળતાથી v2 ની ગણતરી કરી શકો છો જે જોશે આમ મૂળભૂત રીતે જો આ નોડ સામાન્ય હોય છે તે આ એક સામાન્ય નોડ છે તે જ રીતે આ સામાન્ય નોડ છે થોડુંક પહેલા સર્કિટ તરફ જોવું જોઈએ અને તેને હલ કરી શકે છે કારણ કે આ વાયરમાં કોઈ ઈલેક્ટ્રીકલ તત્વનો સમાવેશ થતો નથી આ સ્પષ્ટ સાથે અને અલબત્ત અહીં એક વોલ્ટેજ સ્રોત છે અને અહીં 1 કરંટ સ્રોત પણ અહીં એક સ્વતંત્ર કરંટ સ્રોત છે આમ તેને સમજાવું આમ ચાલો હવે પછીનાં અથવા લેખનમાં જઈએ પછી અહીં ખરેખર કારણ કે ઘણી સમસ્યાઓ હલ કરી છે આમ અહીં લખી રહ્યા છે કે નોડ 1 પર KCL લાગુ કરો જેમ કે KCL લાગુ કરો 1 પ્રથમ વસ્તુ છે આ ગ્રાઉન્ડ પોટેન્શિયલ છે ફક્ત થોડી આશા છે કે તે છે આમ હવે i1 i2 નો પ્રશ્ન નથી આમ જો તપાસો કે આ ગ્રાઉન્ડ પોટેન્શિયલ છે આમ નોડ 1 પર આ છે r નોડ 1 આ વસ્તુને લાગુ કરો તો એક તે છે કે r v1 r upon 2 આમ આ કરંટ ને છોડીને આ કરંટ v1 upon 2 છે આ 2 Ω અવરોધ છે આ v1 upon 2 છે બીજી વસ્તુ આ v1 અને v3 છે અને અહીં 1 Ω અવરોધ છે તે છે તે g1 છે પરંતુ સર્કિટને નીચે લાવો એક અવરોધ છે આમ જો કરંટ અહીં બહાર નીકળી રહ્યો છે તે પણ r હશે જેને r v1 v3 upon 1કહે છે આમ આ v1 v3 upon 1 અન્ય કરંટ ચાલુ છે એ જ રીતે અગાઉનાની જેમ અહીં પણ એક 6 Ω અવરોધ છે અને 140 વોલ્ટ સ્રોત છે આમ આ કિસ્સામાં સમાન રીતે શોધો કે આ કરંટ શું છે ઉદાહરણ તરીકે જો આપણે કરંટ માં વહેતી આ વસ્તુને લઈએ તો તે સ્પષ્ટ છે તે સરળ રહેશે ધારો કે આ કરંટ છે અને આ ગ્રાઉન્ડના રેફરન્સ માં છે આનો અર્થ એ કે આ વોલ્ટેજ ખરેખર v1 આ છે v1 અને તે જ રીતે આ વોલ્ટેજ r અને આ v3 છે ફક્ત આને પકડી રાખો એટલે આ વોલ્ટેજ આ ત્યાં વોલ્ટેજ સ્રોત છે હવે શું કરવું KVL ને કલોકવાઈઝની દિશામાં લાગુ કરો જો આવું કરો તો તે પછી તે 6 ગુણ્યા i6 થઈ જશે તે આવી રહી છે ટર્મિનલ માટે જે r 40 છે પછી 40 v3 કારણ કે તે ટર્મિનલ v3 નો સામનો કરી રહ્યું છે તો પછી અહીં v1 v1 0 તેનો અર્થ છે r તે v1 40 v3 ભાગ્યા 6 હશે આમ આ કરંટ ટર્મિનલ છોડીને ચાલે છે આમ તે v1 by 2 v1 v3 by 1 આ લીધો છે v1 40 v3 ભાગ્યા 6 કે 0 આ વાત સમજી ગઈ છે આમ તેને સમજો આમ તે જ રીતે નોડ 3 અને નોડ 3 અને નોડ પર લાગુ થવું જોઈએ આ ખરેખર મધ્યવર્તી બિંદુને પૂછવામાં આવ્યું છે આ છે v1 v3 અને v4 આ 3 નોડ છે તેવી જ રીતે v3 અને v4 કૃપા કરીને તેને લાગુ કરો કે જેને r KCL કહે છે અને તે પછી કૃપા કરીને તેને હલ કરો આમ બધું સમજો આમ એ જ રીતે જો નોડ 3 અને નોડ 4 પર લખો તો પછી આ સમીકરણ મળશે નોડ 3 જો લખવાથી આ સમીકરણ મળશે અને નોડ 4 લાગુ થશે તો આ સમીકરણ મળશે આમ છેવટે સરળતા પર આ એક સમીકરણ 1 આ સમીકરણ 2 છે અને આ સમીકરણ 3 છે આમ નોડ 3 પર લાગુ થશે ચાલો નોડ 4 લાગુ થશે KCL બધું સમજી ગયું છે અને કૃપા કરીને તે કરો આમ કારણ કે આમ ઘણા દાખલાઓ સમાન પ્રકારનાં છે અને તેને કેવી રીતે લેવું તે જુદાં છે આમ આ રીતે તે લઈ શકે છે આમ જો આને હલ કરો જો આને હલ કરો તો r v1 10 વોલ્ટ v3 20 વોલ્ટ અને v4 15 વોલ્ટ મળશે છેલ્લે તે શોધવા માટે છે કે r v3 v2 શું છે તે શોધવા માટે કહેવામાં આવ્યું છે આ v2 ને r શોધવા માટે કહેવામાં આવ્યું છે આમ જો આને r v2 શોધવાનો પ્રયાસ કરો તો v2 આ v2 છે તો લો અને આ r v3 છે આ ગ્રાઉન્ડ પોટેન્શિયલ છે અને KVL ને આ રીતે લો આમ તે 40 હશે કારણ કે તે જો ક્લોક વાઇઝ ટર્મિનલ v3 r v2 v2 0 છે કારણ કે v2 શોધવા માટે હોય છે આમ v2 r 40 v3 તો અમને લાગે છે કે v3 ને 20 મળ્યું હશે આમ તે 20 છે આમ તે 20 વોલ્ટ છે જે v2 છે આમ તેને સમજીએ તો અહીં r v2 20 40 20 વોલ્ટ છે કારણ કે v2 ને r મળ્યો છે v3 ને 20 વોલ્ટ મળ્યો છે જે v3 ને 20 વોલ્ટ મળ્યો છે આમ આખરે તે 20 વોલ્ટ છે કોઈપણ બિંદુએ વોલ્ટેજ ની ગણતરી કેવી રીતે કરવી તો શું કરશે તે ફક્ત r ની પોતાની પ્રેક્ટિસ માટે ધારો કે જો માનીએ કે કંઈક અહીં છે તો તેને આ વોલ્ટ આપવામાં આવે છે અથવા તે વોલ્ટ શું કરી શકે છે r માટે આ બાબત શોધે છે કે આ 6 એમ્પીયર કરંટ સ્રોત 10 એમ્પીયર કરંટ સ્રોત અને આ 40 વોલ્ટ વોલ્ટેજ સ્રોત દ્વારા કેટલી સપ્લાય કરવામાં આવે છે આમ શોધો કે દરેક અવરોધમાં કેટલું શોષાય છે તે જુઓ પછી તેને r શોષણ કરે છે પૂરો પાડે છે કે કેમ તે યોગ્ય છે કે નહીં જો મેળ ખાતું હોય તો પછી r જવાબ સાચો છે નહીં તો ક્યાંક થોડીક ગણતરીની ભૂલ હોય છે આમ આ તે કરવા માટે એક ઉદાહરણ છે આમ આ નોડ વોલ્ટેજ વિશ્લેષણ સમાપ્ત થવા સાથે હવે મેશ વિશ્લેષણ માટે આગળ વધીશું આમ મેશ વિશ્લેષણ એ સર્કિટ વેરીએબલો તરીકે મેશ કરંટ નો ઉપયોગ કરીને સર્કિટનું વિશ્લેષણ કરવા માટેની સામાન્ય પ્રક્રિયા છે ખરેખર નોડલ વિશ્લેષણ અથવા મેશ વિશ્લેષણનો ઉપયોગ કરો તે r પર આધાર રાખે છે કે શું કહે છે કે કદાચ નિરીક્ષણમાં જોઈ શકાય છે કે જ્યાં સમીકરણની સંખ્યા ઓછી હશે જેમ કે સ્પર્ધા ઓછું હશે સર્કિટ વેરીએબલો સર્કિટ વેરીએબલ્સ તરીકે મેશ કરંટ નો ઉપયોગ કરો અને તે સમીકરણોની સંખ્યા ઘટાડે છે જે એક સાથે ઉકેલી શકાય તેવું છે આમ લૂપ એ એક નજીકનો રસ્તો છે જેમાં નોડ આને રેખાંકિત કરતું નથી લૂપ એ એક નજીકનો માર્ગ છે જેની સાથે નોડ એક કરતા વધુ વખત પસાર થતો નથી જો મેશ લૂપ હોય તો તે તેની અંદર કોઈ અન્ય લૂપ કાપી શકતી નથી આમ પછીથી તે લૂપ શું છે તે મેશ ને લૂપ કહે છે પરંતુ તેમાં થોડો તફાવત છે મેશ પોતે એક જ લૂપ છે પરંતુ લૂપ માં અન્ય લૂપ પણ હોઈ શકે છે પરંતુ જ્યારે પણ મેશ માં એક જ લૂપ હોય ત્યાં તેની અંદર કોઈ અન્ય લૂપ ન હોઈ શકે પરંતુ લૂપ માં અન્ય લૂપ પણ હોઈ શકે છે તે પછીથી જોઈશું આમ આમ જ લૂપ એ એક નજીકનો માર્ગ છે જેમાં નોડ એક કરતા વધુ પસાર થતો નથી જો મેશ લૂપ હોય તો તેમાં તેની અંદર કોઈ અન્ય લૂપ શામેલ નથી આમ આમાં થોડો તફાવત છે r લૂપ અને પછી નોડ લૂપ અને મેશ છે તો આ મેશ છે અને આ લૂપ છે આમ તેને સમજાવું આમ આપેલ અજાણ્યા વોલ્ટેજ મેળવવા માટે સર્કિટ નોડલ વિશ્લેષણ માટે ખરેખર KCL લાગુ કરો જ્યારે મેશ માં KVL લાગુ કરો આમ નોડલ વિશ્લેષણમાં પણ KCL લાગુ પડ્યું છે મેશ વિશ્લેષણ માટે KVLથી અજાણ્યા કરંટ મેળવો આમ મેશ વિશ્લેષણ નોડલ વિશ્લેષણ જેટલું સામાન્ય નથી કારણ કે તે ફક્ત સર્કિટ્સ પર જ લાગુ પડે છે તે ખરેખર પ્લાનર છે જે ખરેખર એક પ્લાન સર્કિટ માટે લાગુ પડે છે જે ખરેખર પ્લાનર સર્કિટ છે જે સર્કિટ દોરવામાં આવી શકે છે તે ખરેખર પેજમાં દોરી શકાય છે જેમાં કોઈ શાખાઓ એક બીજાને ઓળંગી રહી નથી તેને પ્લાનર સર્કિટ કહે છે આમ સર્કિટને પેજમાં દોરીએ અને શાખાઓ એક બીજાને ઓળંગી ન જાય ત્યારે તેને પ્લાનર સર્કિટ કહેવામાં આવે છે નહીં તો તે નોન પ્લાનર સર્કિટ કહે છે જેમાં r મેશ વિશ્લેષણ લાગુ કરી શકતું નથી આમ સમજો તે થોડુંક ઉપર જવા દો આમ સર્કિટમાં આમ ફક્ત એક મિનિટ જોવો આમ સર્કિટ r જેને કહે છે તેની શાખાઓ ઓળંગી રહી છે તેમાં શાખાઓ ઓળંગી શકે છે પરંતુ તેમ છતાં જો પ્લાનર જો તેને ફરીથી લખી શકાય છે તો તેની કોઈ ક્રોસિંગ શાખાઓ નથી ધારો કે આકૃતિ આપવામાં આવી છે તે શાખાઓ ઓળંગી રહી છે પરંતુ જો કોઈ ક્રોસિંગ શાખાઓ ન હોય તો સર્કિટ પ્લાનર હોઈ શકે છે આમ નોડલ વિશ્લેષણનો ઉપયોગ કરીને નોન પ્લાનર સર્કિટ્સનું સંચાલન કરી શકાય છે પરંતુ તે અહીં ધ્યાનમાં લેવામાં આવશે નહીં તે ખરેખર પુસ્તકમાં લખ્યું નથી તે ખરેખર તેને એક ચેપ્ટર તરીકે વાંચ્યું છે થોડા સ્થળોએ તે એક પુસ્તક છે પણ તે પુરતું નથી આમ તેને એક ચેપ્ટર તરીકે વાંચો કોઈ પુસ્તકની જેમ નહીં આમ વિશ્લેષણ નો આ પ્રકરણમાં ધ્યાનમાં લેવામાં આવશે નહીં આમ સમજવાના હેતુ માટે માત્ર એક મિનિટ માટે આમ પુસ્તકોમાં લખેલ નથી ઘણી જગ્યાએ તમને મળી શકે પરંતુ કૃપા કરીને તેને પ્રકરણ તરીકે વાંચો સમજવાના હેતુ માટે આ માર્ગનો વિચાર કરવો પડશે અને પછી મેશ અને લૂપ વચ્ચેનો તફાવત જોઈશું